કિંમત નિર્ધારણ મૂળભૂત ખ્યાલો નમસ્તે આપણે વ્યૂહરચના વિશે ચર્ચા કરી રહ્યા હતા હવે તમારી વ્યૂહરચના ગમે તે હોય પછી ભલે તે ભેદ આધારિત હોય કે ધ્યાન આધારિત હોય કે ઓછી કિંમત આધારિત હોય આખરે સેવા વ્યવસાયમાં તમારે ગ્રાહક ઉપભોક્તા તેમની અપેક્ષા કરતાં વધુ મૂલ્ય સુધી પહોંચાડવું પડશે તેથી ઉપભોક્તાને પહોંચાડવામાં આવતા મૂલ્યની વપરાશ પછીની ધારણા સેવાના મૂલ્યની સ્થિતિ દ્વારા બનાવેલ પૂર્વ વપરાશની અપેક્ષા કરતાં વધુ હોવી જોઈએ તેથી સેવાનો સંપર્ક કરતા પહેલા તમે જે મૂલ્યની અપેક્ષા રાખી હતી જો તે સેવા વપરાશ પછી તમારી ધારણા પ્રમાણે વધી જાય તો તમારી પાસે આનંદની તક છે તે પછી સેવા વ્યવસાય એવા ઝોનમાં હશે જ્યાં તેઓ આનંદનો ખર્ચ કરી શકશે અને ગ્રાહકની વફાદારી અને હિમાયત મેળવી શકશે હવે આખરે સેવા વ્યવસાયમાં સફળતા p માઈનસ eના આ પાયા પર ધારણા અપેક્ષા કરતાં વધુ ઊભી થાય છે હવે તમારી વ્યૂહરચના જે પણ હોઈ તે આ મૂલ્ય છે જે ગ્રાહકોના મગજમાં મુખ્ય માપન હશે તેથી જ્યારે ગ્રાહક પ્રાપ્ત મૂલ્યને સમજે છે તેમાં ચોક્કસ જ્ઞાનાત્મક અથવા તાર્કિક ભાગ હોય છે અને અન્ય સંખ્યાબંધ ભાવનાત્મક અથવા અસરકારક ભાગો હોય છે પ્રાપ્ત મૂલ્યને ઓળખવા માટે તે જ્ઞાનાત્મક ફ્રેમ કાર્યની અંદર કિંમત એક ચાવી છે તે લગભગ મુખ્ય છે તેથી કેટલાક સંદર્ભમાં સેવા વ્યવસાય દ્વારા વસૂલવામાં આવતી કિંમત એ ઉપભોક્તા માટે ઉપયોગની કિંમત સાથે સંપાદનનો ખર્ચ છે અને તે ખર્ચની તુલના ગ્રાહકોના મનમાં માનવામાં આવતા મૂલ્યના સંદર્ભમાં કરવામાં આવે છે તેથી સેવાના વ્યવસાયમાં આ મૂલ્યની સમજ ઊભી કરવી કંઈક અંશે મુશ્કેલ છે અને બીજી તરફ કંઈક અંશે સરળ છે જે આપણે આ સત્ર દરમિયાન અને પછીના બે સત્રોમાં ચર્ચા કરતાં સમજીશું અમારા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ નંબર 6 માં વિગત મુજબના વિવિધ પાસાઓ તેથી આ પાઠ્ય પુસ્તકમાં પ્રકરણ નંબર 6 નું શીર્ષક કિંમત નિર્ધારણ અને આવક વ્યવસ્થાપન અમલીકરણ તરીકે છે આવક સંચાલક એ એક આધુનિક ખ્યાલ છે જે માલસામાનના વ્યવસાયની વિરુદ્ધ સેવાઓના વ્યવસાયમાં તદ્દન લાગુ પડે છે અથવા વધુ લાગુ પડે છે પરંતુ સેવાઓના વ્યવસાયમાં કિંમત સેટિંગના તે રસપ્રદ ક્ષેત્રોમાં પ્રવેશતા પહેલા ચાલો આજે આપણે કિંમત નિર્ધારણની કળા અને વિજ્ઞાન વિશે કેટલીક મૂળભૂત બાબતોની સમીક્ષા કરીએ તે કલા અને વિજ્ઞાન છે કારણ કે કિંમતની વિચારણાના સારા ભાગની ગણતરી ટેબ્યુલેટેડ જથ્થાત્મક રીતે કરી શકાય છે પરંતુ હજુ પણ ઘણી એવી છે જે લગભગ સાહજિક કળા છે ઉપભોક્તા મનોવિજ્ઞાનની ઊંડી સમજણ વિવિધ પ્રસંગો અને પરિસ્થિતિઓની ઊંડી સમજ છે જેમાં સેવા ટૂંકી અને વિતરિત છે અને ક્ષમતાઓની તે ટોપલી કલાના ક્ષેત્રમાં છે ત્યાં એક વિજ્ઞાન છે અને કિંમત નક્કી કરવાની એક કળા છે આખરે ભાવ નિર્ધારણની ભૂમિકા વર્તમાન નફો પહોંચાડવા બજારહિસ્સામાં વૃદ્ધિ પહોંચાડવાની છે સામાન્ય રીતે કિંમત નિર્ધારણ હેતુ અહીં મેં ઉદાહરણ તરીકે લીધું છે મેં બાલીગંજ સ્થળ નામની સંસ્થા પસંદ કરી છે તે પરંપરાગત બંગાળી ભોજનને વિવિધ જોડાણ મોડમાં અમુક ખંડીય અને યુરોપીયન વાનગીઓ સાથેના મિશ્રણમાં અને અત્યંત આધુનિક વાતાવરણમાં પહોંચાડવા માટેનો એક સેવા વ્યવસાય છે તેમની પાસે સંખ્યાબંધ ભોજનાલય છે જે તેઓ કલકત્તામાં ચલાવે છેતેઓ ભોજન સમારંભ અને પાર્ટીઓ વગેરે માટે ભોજન વ્યવસ્થા સેવા પણ ધરાવે છે અને મને લાગે છે કે તેઓ હવે અમુક નવા સેવા વ્યવસાયો વિકસાવી રહ્યા છે જેમ કે નાના પક્ષો માટે ગૃહ વિતરણ વગેરે હવે આવા વ્યવસાયની કિંમત વ્યૂહરચના માટે એક મૂળભૂત વિચારણા વૃદ્ધિ હશે જે વર્તમાન નફાના સંદર્ભમાં માપવામાં આવશે અને તેનો બજાર હિસ્સો અને તેમાં વૃધ્ધિ કેટલી હશે જ્યારે 6 બાલીગંજ જગ્યા ભોજોહોરી મન્ના જેવી અન્ય ભોજનાલય અથવા ઓહ કલકત્તા જેવી અન્ય ભોજનાલય સાથે સ્પર્ધા કરે છે અથવા તેઓ અન્ય ભોજનાલય ભોજન વ્યવસ્થા અન્ય સેવાઓ વગેરે જેવી વૈકલ્પિક ખાદ્ય અને પીણા સેવાઓ સાથે સ્પર્ધા કરે છે તેથી કિંમત નિર્ધારણ નીતિમાં યાદ રાખવું કે તે અમને વર્તમાન નફો આપવાનો છે અમને બજાર હિસ્સામાં વૃદ્ધિ આપવાનો છે અમને આવકમાં વૃદ્ધિ તેમજ નફાકારકતામાં વૃદ્ધિ આપવાનો છે પોલિસી સેટિંગનું વર્ણન આ ચોક્કસ આકૃતિ દ્વારા કરી શકાય છે જે તમારી સામે છે જ્યાં તમે કિંમત નિર્ધારણનો ઉદ્દેશ પસંદ કરો છો અને અમે તેની તુલના કરીએ છીએ અથવા તેના બદલે તે નિર્ધારિત માંગ સાથે મેળવેલી અથવા પ્રકારની ક્રિયાપ્રતિક્રિયા સાથે અને અમારે કિંમતનો અંદાજ કાઢવો પડશે અમારે સ્પર્ધકોના ખર્ચ સ્પર્ધકોની કિંમતો અને સ્પર્ધકો તરફથી રજૂઆતની સમગ્ર શ્રેણીનું પણ વિશ્લેષણ કરવું પડશે તેથી જ્યારે 6 બાલીગંજ સ્થાનો તેમની કિંમતની વ્યૂહરચના નક્કી કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેઓએ ભોજોહોરી મન્ના અથવા ઓહ કલકત્તાની કિંમતની વ્યૂહરચના જોવી પડશે તેઓએ તુલનાત્મક પાર્ક સ્ટ્રીટ અને કલકત્તામાં અન્ય સ્થળોએ અન્ય ભોજનાલય અને તેમની કિંમત નીતિઓ પણ જોવી પડશે તેઓએ સરખામણી કરવી પડશે તેઓએ પાંચ સિતારા હોટલ અને ભોજનાલય અને તેમની કિંમતોની નીતિઓ સમજવી પડશે તેથી તેઓએ સ્પર્ધકની કિંમતો નક્કી કરવી પડશે તેથી આડા સ્તરેતેનો અર્થ એ છે કે સ્પર્ધકોની કિંમતો કે જેઓ પોતાને ઊંચા ભાવ સ્તરે સ્થાન આપી રહ્યા છે અને ભોજનાલય ની કિંમત નિર્ધારણ વ્યૂહરચના જેઓ ખરેખર સ્કેલ પર પોતાને થોડું નીચે મૂકે છે અને પછી વ્યક્તિએ કિંમત નિર્ધારણ પદ્ધતિ પસંદ કરવી પડશે અને અંતિમ કિંમત પસંદ કરવી પડશે અમે ખર્ચ પર કોઈ ચર્ચા કર્યા વિના કિંમતો પર ચર્ચા કરી શકતા નથી અને જેમ તમે જાણો છો ત્યાં બે પ્રકારના ખર્ચ હોય છે કેટલાક નિશ્ચિત ખર્ચ હોય છે અમે તેને ઘણીવાર ડૂબી ખર્ચ તરીકે ઓળખીએ છીએ કારણ કે આ એવા ખર્ચ છે કે જેના પર મેનેજર તરીકે તમારું બહુ નિયંત્રણ ન હોય તેનો અર્થ એ છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અથવા જગ્યા કે જે ભાડે આપવામાં આવી છે અથવા લાંબા ગાળાના કર્મચારીઓનો પગાર ચોક્કસ પગાર નથી અથવા ઓછામાં ઓછા તમામ પગાર અને વીજળી બિલ સરેરાશ અને અન્ય સામગ્રીનો નિશ્ચિત ઘટક નથી તેથી આ ખર્ચ છે જે વેચાણના જથ્થાના સંદર્ભમાં નિશ્ચિત છે તેથી ભલે તમે તમારી ભોજનાલય અઠવાડિયામાં 5 દિવસ ચલાવો અથવા તમે અઠવાડિયામાં 3 દિવસ અથવા અઠવાડિયામાં 7 દિવસ ચલાવો ત્યાં અમુક ચોક્કસ ખર્ચ છે જે ભાડાની જેમ અપરિવર્તિત રહેશે ત્યાં કેટલાક ખર્ચ અર્ધ ચલિત હશે જેમ કે વીજળીની કિંમત અમુક અંશે તે તમારા કામના કલાકો વગેરેના સંદર્ભમાં અર્ધ ચલિત હશે પરંતુ ઉદાહરણ તરીકે તમારા વેચાણના જથ્થાના સંદર્ભમાં તે બદલાશે નહીં કારણ કે તેમાં અન્ય ઘણા ચલો એમ્બેડ કરેલા છે તેથી કેટલાક નિશ્ચિત ખર્ચ છે જે સ્થળના ભાડાની જેમ તદ્દન નિશ્ચિત છે કેટલાક ખર્ચ છે નિયત ખર્ચ કંઈક અંશે નિશ્ચિત છે જે અમુક અંશે ચલિત છે જેમ કે વીજળીનું બિલ અથવા તમારું ઉત્પન્ન કરેલું ઇંધણ બિલ વગેરે પછી અલબત્ત એવા ખર્ચ છે જે તદ્દન ચલિત છેતેનો અર્થ એ છે કે તેઓ વેચાયેલા એકમોની સંખ્યા અથવા વિતરણ કરાયેલી વાનગીઓની સંખ્યા અથવા પીરસવામાં આવતી પાર્ટીઓની સંખ્યા અથવા પીરસવામાં આવતા ગ્રાહકની સંખ્યા અને તેથી વધુ સાથે તદ્દન ચુસ્તપણે જોડાયેલા છે આ ખર્ચ સીધા ઉત્પાદનના સ્તર સાથે સંબંધિત છે અને આ ખર્ચ કાચા માલના ખર્ચ છે ખાદ્યપદાર્થો અને પીણા ભોજનાલયના કિસ્સામાં વિવિધ ઘટકોની કિંમત અથવા તે નેપકિન્સ જેવી ચોક્કસ પ્રકારની આનુષંગિક સામગ્રીનો પુરવઠો હોઈ શકે છે તેથી આ ખર્ચો વિતરિત એકમોની સંખ્યા અથવા ઉત્પાદિત એકમોની સંખ્યા સાથે જોડાયેલા છે સાથે મળીને તેઓ કુલ ખર્ચનો ખર્ચ કરે છે હવે જો આપણી પાસે આવકની રેખા હોય અને તેથી એકમની કિંમત ચલિત ખર્ચને બાદ કરે છે જે જોડાયેલ છે કે એકમ ઉત્પાદન આપણને એકમ દીઠ માર્જિન આપે છે અને એકમ દીઠ તે માર્જિન દ્વારા વિભાજિત કુલ નિશ્ચિત ખર્ચ આપણને આપે છે ભંગ સમાન કદનો અર્થ એ છે કે જે સ્તરથી આગળ તે ખર્ચ પુનઃપ્રાપ્તિ છે અને જેનાથી આગળ આપણે વચ્ચેની રેખામાં યોગદાન આપી રહ્યા છીએ દેખીતી રીતે આ લગભગ એક સામાન્ય સમજ છે કે જો આપણે મેટ્રિક્સ બનાવીએ જે એક બાજુએતે y અક્ષ પર છે અમારી પાસે ગુણવત્તા નીચીમધ્યમ ઊંચી અને કિંમત છે અમારી પાસે ઉચ્ચ મધ્યમ નીચું છે પછીદેખીતી રીતે જો ઉચ્ચ ગુણો પર ઓછી કિંમતે વિતરિત કરવામાં આવે જેને આપણે સપર મૂલ્યોની વ્યૂહરચના કહી શકીએ તો ઉચ્ચ ગુણો સાથે મધ્યમ સ્તરની કિંમતો ઉચ્ચ મૂલ્યની વ્યૂહરચના અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઊંચી કિંમત પ્રીમિયમ વ્યૂહરચના હોઈ શકે છે કિંમત ઘણીવાર ગુણવત્તા માટેનો સંકેત પણ હોય છે હવે આપણે જાણીએ છીએ કે જેમ આપણે ચર્ચા કરી હતી તે અગાઉના સત્રમાં મને લાગે છે કે જો તમે ગુણવત્તામાં સારું રોકાણ કરો છો અને જો તમારી ગુણવત્તા ખરેખર સારી છે તો ઘણી રીતે તમે વિવિધ પ્રકારના કચરાને ઘટાડશો જેનો અર્થ છે કે તમે વિવિધ પ્રકારના ખર્ચમાં ઘટાડો કરશો તેથી જો તમારી પાસે ઓછી કિંમતની ક્ષમતા અને ઓછી કિંમતની વ્યૂહરચના છે તો શક્ય છે કે તમારા ઉત્પાદનની ગુણવત્તા ખૂબ ઊંચી હશે તમારી કિંમત ઘણી ઓછી હશે પરંતુ તેથી તમારે તમારી જાતને નીચી કિંમતના અંતે સ્થિત કરવાની જરૂર નથી પરંતુ તમે ખરેખર તમારી જાતને ઉચ્ચ મૂલ્યની વ્યૂહરચના પર મૂકશોએટલે કે મધ્યમ કિંમત અને ઉત્તમ ગુણવત્તા વિતરિત ઘણી પ્રકારની સેવાઓમાં આ તે સ્થાન છે જે સંસ્થાઓ હાંસલ કરવાનો પ્રયાસ કરે છેદેખીતી રીતે જો તમે ઊંચી કિંમતે ઓછી ગુણવત્તાનુ વિતરણ કરો છોતે એક કિંમત મુજબની હોય તેવી વ્યૂહરચના છે જે આજે સેવાઓના વ્યવસાયમાં વ્યવહારીક રીતે શક્ય નથી સિવાય કે તમારી પાસે અમુક પ્રકારની એકાધિકારવાદી સ્થિતિ હોય તેથી અમુક પ્રકારની એકાધિકાર જેમ કે વીજ પુરવઠો કેટલીકવાર કિંમત મુજબની હોય તેવી વ્યૂહરચના ધરાવે છે પરંતુ આજે જે પ્રકારના સક્રિય ઉપભોક્તાવાદ અને તીવ્ર સ્પર્ધા અને સમગ્ર વિશ્વમાંથી આવતા સ્પર્ધકો તરફથી સતત દબાણ અને નીતિ સાથે વાત કરીએ તો આજે આ નીચી ગુણવત્તાની ઊંચી કિંમતમાં રહેવું ખૂબ જ મુશ્કેલ છે તેથી વધારે ચાર્જિંગ પણ છે આ ચતુર્થાંશ આપણે ખરેખર ભૂલી શકીએ છીએ અને ખરેખર બોલતી સંસ્થાઓ હવે આ ચાર ચતુર્થાંશમાં રહેવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે આ નીચી ગુણવત્તાની ઓછી કિંમત પણ ગમતી નથી જો આપણે તેને ફરીથી 6 બાલીગંજ સ્થળના ઉદાહરણ પર લઈએ તો આ ઓછી ગુણવત્તા ઓછી કિંમત કદાચ કેટલાક રોડ બાજુ નાસ્તા બારમાં શક્ય છે પરંતુ ત્યાં પણ તમે જાણો છો કે લોકો ઓછી ગુણવત્તાને લાંબા સમય સુધી સહન કરશે નહીં તેથી આ ચતુર્થાંશ બહાર છે અને આ 7 8 9 આ બહારના ચતુર્થાંશ ખરેખર કહીએ તો આપણા માટે ભાવ સમજવા માટે સૌથી રસપ્રદ ચતુર્થાંશ 2 3 5 અને 6 હશે વધારે ચાર્જિંગ કિંમત મુજબની હોય તેવી વસ્તુ ખોટા અર્થતંત્ર આ વ્યૂહરચનાઓ ખરેખર અહીં ખૂબ જ શક્ય નથી સેવાઓમાં પ્રીમિયમ વ્યૂહરચના કેટલીકવાર શક્ય હોય છે તમે એર ઈન્ડિયા અથવા સિંગાપોર એરલાઈન્સ પરની પ્રથમ શ્રેણીની સેવા અથવા શક્ય તેટલી આ પ્રકારની સ્થિતિ વિશે જાણતા હોઈ શકો છો પરંતુ મોટે ભાગે આપણે આ ચાર ચતુર્થાંશને જોવું પડશે દેખીતી રીતે આ કિંમતોની શ્રેણી છે આ ઓછી કિંમત છે જેનાથી આગળ તમે ખોટમાં છો તેથી આ ભાવ સ્તરથી આગળ નફો મેળવવો શક્ય નથી આ તે છે જ્યાં કદાચ શૂન્ય નફાનું સ્તર છે અને આ ઊંચી કિંમત છે વાસ્તવમાં આ તે છે કે તમે તેનાથી આગળની કિંમત કહી શકો છો જેની કોઈ માંગ નથી કારણ કે કિંમત એટલી છે ઉચ્ચ કે હપ્તા સ્થિતિ પણ હવે શક્ય નથી તેથી આ બે છેડાઓ વચ્ચે આપણી પાસે આ ત્રણ તત્વો અથવા ત્રણ CS છે જેમને આપણે વારંવાર કહીએ છીએએટલે કે કિંમત સ્પર્ધકોની કિંમતો અને કિંમતના અવેજી અને તમારી સેવાની વિશિષ્ટતાનું ગ્રાહકોનું મૂલ્યાંકન અથવા અમુક રીતે તેઓ પણ આ CS કંપનીઓના ઉદ્દેશ્યો માટે વપરાય છે અને તેથી વધુ તેથી ઓછી કિંમતના આ એક છેડાની વચ્ચે ઊંચી કિંમતના બીજા છેડાની વચ્ચે અમારી પાસે ત્રણ CSની આ વિચારણાઓ છે જે અમારી કિંમત નીતિને માર્ગદર્શન આપશે ત્યાં કિંમત નીતિ હોઈ શકે છે જે બજારમાં પ્રવેશ માટે છે બજારના પ્રવેશ ગદ્યમાં જ્યાં આપણે નીચી કિંમત નક્કી કરીએ છીએ સારી ગુણવત્તા પહોંચાડીએ છીએઅમારે મોટી સંખ્યામાં ખરીદદારોને આકર્ષવા માટે એક મોટો બજાર હિસ્સો છે તેથી મોટાભાગની ઉદ્યોગસાહસિક સેવા સંસ્થાઓ આ પ્રકારની કિંમતોની વ્યૂહરચના અપનાવે છે અને તમે તીવ્ર સ્પર્ધા જોઈ શકો છોજે હવે ઈ કોમર્સ અને ઈ છૂટક વેચાણ ક્ષેત્રે ચાલી રહ્યું છે તેથી વેબ પર ફેશન છૂટક વેચાણ વેબ પર પુસ્તકો અને સામયિકો અને સંગીતનું છૂટક વેચાણ વેબ પર વિવિધ પ્રકારની ઘરની જૂની વસ્તુઓનું છૂટક વેચાણ મોબાઇલ ફોન ટેલિફોન વેબ પર ટેબ્લેટનું છૂટક વેચાણ તીવ્ર ભાવ સ્પર્ધા અને આ કારણ કે તેઓ બધા બજારનો હિસ્સો કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યાં બધા ઉપભોક્તાનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ગ્રાહકને સમજાવવાનો પ્રયાસ ઓછામાં ઓછો એકવાર તેમની વેબસાઇટ અને તેમના વ્યવહારિક પ્લેટફોર્મનો અનુભવ થાય છે એવી આશા સાથે કે તેઓ અન્ય આશાઓ અને નીતિઓ બનાવી શકશે જેના દ્વારા ગ્રાહક તેમની સાથે રમવાનું ચાલુ રાખશે તેથી બજાર ઘૂંસપેંઠ કિંમત ઘણીવાર ઉદ્યોગસાહસિક સેવા વ્યવસાયો માટે પ્રારંભિક બિંદુ છે અને જે પરિસ્થિતિઓ હેઠળ આ વ્યૂહરચના સારી છે આ નીતિઓ સારી છે જ્યારે બજાર અત્યંત ભાવ સંવેદનશીલ હોય છે અને ત્યાં નીચી કિંમત બજાર વૃદ્ધિને ઉત્તેજિત કરે છે જે લગભગ તમામ ઈ કોમર્સ ઈ છૂટક વેચાણ ખેલાડીઓ દ્વારા અપનાવવામાં આવતી વ્યૂહરચનાઓમાંની એક છે કારણ કે તેઓને લાગે છે કે ભૌતિક દુકાનની તુલનામાં જો ગ્રાહકોને ખરેખર વધુ કરતાં નીચા ભાવો જોવા મળે છે અને વધુને વધુ ભૌતિક ખરીદી ભૌતિક ખરીદીની વર્તણૂકથી ઇલેક્ટ્રોનિક ખરીદી વર્તનમાં બદલાશે અને જો સ્કેલની અર્થવ્યવસ્થા હોય તો સ્કેલ ઉત્પાદન પણ છેતેનો અર્થ છે દેખીતી રીતે તમે એકમ દીઠ નિયત કિંમત ઘટશે તેથી વધુ એકમો વેચાય છે તમે તમારા ગ્રાહકોને જેટલું વધુ વેચાણ કરશો તમે તમારી કામગીરીને સારી રીતે ગોઠવશો તમે ગ્રાહકોને વધુને વધુ કેવી રીતે ખુશ કરવા તે શીખો છો અને તેથી તે લાભો છે જે એકવાર તમે તમારી સાથેના ગ્રાહકોને ઘૂંસપેંઠ કિંમતનો ઉપયોગ કરીને તમે પછીથી વિકસાવી શકો છો એક વાત આપણે મૂળભૂત અર્થતંત્રોના પાઠ પરથી યાદ રાખવાની જરૂર છે કે અમુક કિસ્સામાં કિંમતોમાં ઘટાડો ખરેખર માંગમાં ખૂબ જ ઓછો ફેરફાર લાવે છે આને અસ્થિર માંગ કહેવામાં આવે છે તેથી આ કિંમત શ્લોકો માંગ આલેખના આધારે જો આ આલેખ ખરેખર આ આકારનો હોય તો તેનો અર્થ એ છે કે તે માંગ અસ્થિર છે જો આલેખ આ આકારનો હોયએટલે કે કિંમતમાં થોડો ફેરફાર કરી શકે છે તેનો અર્થ એ છે કે 10 ડોલરથી 15 ડોલર કિંમતમાં ફેરફાર માંગને 50 થી 150 સુધી બદલી શકે છે તેથી આ કિંમતમાં 50 ટકા ફેરફાર 3 ગણી વધુ માંગ બનાવે છે આ સમજણ છે કે તમે જે બજારમાં તમારી સેવાઓ માટે કામ કરી રહ્યા છો આ સ્થિતિસ્થાપકતા પ્રત્યે કેટલી સંવેદનશીલતા તમે ખરેખર તમારી કિંમતો ઘટાડી અથવા વધારતા પહેલા તે ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણી વખત વાસ્તવમાં કિંમતો સેટ કરવામાં આવે છે અને કિંમત સામાન્ય રીતે ઓછી થતી નથી પરંતુ મોસમી છૂટ હોઈ શકે છે તમે કિંમત નિર્ધારણના વિવિધ સમય બંડલ કિંમત પુનરાવર્તિત ખરીદી કિંમત ગ્રાહકને પાછા આવવા માટે કૂપન આધારિત આકર્ષણ અને તે પ્રકારની ખરીદી આપી શકો છો કિંમત ગોઠવણ વ્યૂહરચના ત્યાં હોઈ શકે છે તેથી જ્યારે આપણે ભાવ વ્યવસ્થાપનને જોઈએ ત્યારે આખરે કોઈપણ સમયે બે અભિગમો હોઈ શકે છે કાં તો અમે ભાવ ઘટાડવાની શરૂઆત કરવા માંગીએ છીએ અથવા અમે કિંમતમાં વધારો કરવા માંગીએ છીએ વધારાની ક્ષમતા અથવા સ્પર્ધાને કારણે અથવા ઘૂંસપેઠની કિંમત માટે તમારી કિંમત નિર્ધારણ નીતિને કારણે કિંમતમાં ઘટાડો શરૂ કરી શકાય છે કિંમતમાં વધારો મોંઘવારી અથવા વધુ માંગને કારણે થઈ શકે છે અલબત્ત આ દિવસોમાં ભાવ વધારો ભાગ્યે જ જમાવવામાં આવી શકે છે કારણ કે સ્પર્ધાની તીવ્રતા લગભગ શક્યતાને નકારી કાઢે છે અલબત્ત તમે ભાવમાં ફેરફાર માટે ગ્રાહકોની તેમજ સ્પર્ધકોની પ્રતિક્રિયાઓનું સતત નિરીક્ષણ કર્યું છે તમારે ખૂબ ખાતરી હોવી જોઈએ કે તમે ભાવ યુદ્ધનું કારણ બનશે નહીં સિવાય કે અમે જે ઈચ્છીએ છીએ અને જો તમે કિંમત યુદ્ધમાં જીતવા માંગતા હો તો તમારે તમારી ઓછી કિંમતની વ્યૂહરચના પર ખૂબ જ મજબૂત મજબૂત પકડ રાખવી પડશે ઓછી કિંમતની વ્યૂહરચના કે જેની અમે અગાઉ ચર્ચા કરી હતી અથવા ઓછી કિંમત અને ધ્યાનમેળ જ્યાં તમે વાસ્તવિક ગ્રાહકોના દ્વારા ચોક્કસ વિભાજન માટે મૂલ્યોનું બંડલ બનાવી શકશો જેના દ્વારા તમે તમારી કિંમતોને વિવિધ પ્રકારના અન્ય દબાણોથી સુરક્ષિત કરી શકશો સ્પર્ધકો ભાવમાં ફેરફાર કરે છે તમે જેમ તેઓને આ પ્રતિભાવો મળશે તેમ તમે કરી શકો છો તમે કિંમતમાં ફેરફારની પરિસ્થિતિ માટે સમાન પ્રતિભાવો મેળવી શકો છો કિંમત જાળવી શકો છો અથવા કિંમત ઘટાડી શકો છો અને કિંમત વધારશો અને ગુણવત્તા સુધારી શકો છો વગેરે ગુણવત્તા આજની દુનિયામાં આ ખૂબ જ પરંપરાગત વિચારસરણી છે તે કદાચ બહુ માન્ય ન હોય પરંતુ આ નીચી કિંમતની લડાયક રેખા શરૂ કરવી એ ઘણી વખત પડકારનાર તરફથી આક્રમક કિંમતના પ્રતિભાવમાં સારી વ્યૂહરચના છે તેથી આ રીતે એક સમયે જ્યારે નિરમા ખૂબ જ ઓછી કિંમતે સારી વસ્તુ લઈને આવતી હતી ત્યારે પરંપરાગત ઉત્પાદકો તરફથી જે પ્રતિસાદ મળ્યો હતો તે સમયના વ્યવસ્થિત ખેલાડી હતા હવે નિરમા પોતે એક વ્યવસ્થિત ખેલાડી છે પરંતુ તે દિવસોમાં યુનિલિવર અથવા પ્રોક્ટોલ ગેમબલ જેવા લોકો તેઓએ ઓછી કિંમતની લડાયક રેખા શરૂ કરીને પ્રતિસાદ આપ્યો આ જ વિચાર સેવા વ્યવસાયમાં પણ થાય છે તેથી હું તમને પુસ્તકમાંથી પ્રકરણ નંબર 6 વાંચવાની વિનંતી કરીને આજના સત્રને સમાપ્ત કરીશ જે પ્રકરણનું શીર્ષક કિંમતો નક્કી કરે છે અને આવક વ્યવસ્થાપનનો અમલ કરે છે તે પ્રકરણનો પ્રારંભિક ભાગ તમને વાંચવા માટે વિનંતી કરવામાં આવે છે અને હું ઈચ્છું છું કે તે વિશે વિચારે કે ભોજોહરી મન્ના જેવી સંસ્થા કલકત્તામાં બોમ્બે બેંગ્લોરમાં સંખ્યાબંધ ભોજનાલય છે અને અન્ય સ્થળોએ બંગાળી ભોજન પરંપરાગત બંગાળી ભોજન આધુનિક વાતાવરણમાં કેટલાક વિચિત્ર બંગાળી ભોજનમાં પીરસે છે હવે આ સંસ્થા ઓહ કલકત્તા સાથેની સ્પર્ધામાં 6 બાલીગંજ પ્લેસ સાથે સ્પર્ધામાં છે તેમાંથી કેટલાક પ્રાદેશિક ખેલાડીઓ છે તેમાંથી કેટલાક રાષ્ટ્રીય ખેલાડીઓ છે અને ભોજોહોરી મન્ના વેબસાઇટ પર જવા વિશે વિચારો તેમના વિશે થોડું વાંચો અને વિચારો કે આગામી વર્ષ માટે તેમની કિંમત નિર્ધારણ નીતિ શું હોવી જોઈએ આગામી બે સત્રોમાં તમારી ઊંડી સમજણ માટે અમે આ ચર્ચાને વધુ ઊંડી સમજ સાથે ચાલુ રાખીશું